આપણે અચળ ઇનપુટ્સ માટે પ્રથમ ઓર્ડર સર્કિટના પ્રતિભાવનું તદ્દન ઝડપથી વિશ્લેષણ કર્યું છે તેથી હવે કોઈપણ ઇચ્છિત પ્રથમ ઓર્ડર સર્કિટ અને કેટલાક પીસ વાઈજ કોંસ્ટંટ ઇનપુટ માટે આપણે પ્રતિભાવ મેળવી શકિયે છીએ કેટલાક ઇચ્છિત સમય આધારિત સિગ્નલ માટે પ્રતિભાવ શોધવો ખૂબ મુશ્કેલ છે તેથી આપણે એવી વસ્તુથી શરૂઆત કરી છે જે અચળ છે હવે આપણે એવી વસ્તુ પર જઈશું જે થોડી વધુ જટિલ છે તેથી ચાલો આપણે ફરીથી કહીએ કે હું પહેલા આ સર્કિટ લઈશ જેમાં એજ વસ્તુ જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ પછી આ કિસ્સામાં હું ઇનપુટ તરીકે એક્સપોનેનશીયલનો ઉપયોગ કરીશ અને આનો ઉપયોગ કરીને કેટલાક કારણો તમે જોશો કે કોઈપણ ઇનપુટને એક્સપોનેનશીયલના સરવાળા અથવા પાસાઓના વિવિધ મૂલ્યો સાથેના એક્સપોનેનશીયલના સંકલનના કોઈપણ ભાગમાં વિઘટિત કરી શકાય છે વિદ્યાર્થી તેથી તમે તેમાં પ્રવેશશો નહીં હમણાં માટે તમે ધારી શકો છો તમે નેટવર્ક સેન્સ સિસ્ટમ જેવા કોર્સમાં તેની વિગતો જોશો તેના માટે તમે હવે કલ્પના કરી શકો છો કે કદાચ તમારી પાસે પ્રથમ ઓર્ડર સિસ્ટમ હશે તે એક્સપોનેનશીયલ આઉટપુટ આપે છે અને તમે તેને બીજી પ્રથમ ઓર્ડર સિસ્ટમમાં ઉમેર્યું છે તેથી જ જો આપણે આવું કરીએ તો આપણે આનો અભ્યાસ કરીએ છીએ તેથી તે કંઈક આવું કરવાની પ્રેરણા આપે છે આ કિસ્સામાં જો આપણે વિકલન સમીકરણ લખીશું તો આપણને મળશે તેથી આપણે V c ની કિંમત વ્યાખ્યાયિત કરી છે જે આને સંતોષશે અને આપણે માની લઈએ છીએ કે આપણે t ના 0 થી વધારે માટે આને હલ કરીએ છીએ અને એમજ કરશું તેથી આપણે આને કેવી રીતે હલ કરવા જઈશું તેથી કંઈક છે અન્ય કોઈ સંકલિત પરિબળ નથી જે મૂળભૂત રીતે આવશ્યક ઉકેલો છે કે જે તમારા અગાઉના અનુભવના આધારે લેવામાં આવ્યા છે તેથી તમે જાણો છો કે જો ઇનપુટ સ્પષ્ટ છે તો ઉકેલ તેમાંથી હશે ચાલો આપણે આ કોર્સમાં કેવી રીતે કર્યું છે તે સામાન્ય સરળ વસ્તુથી કરીએ જે આ છે કે આ કેવી રીતે હલ કરવું હું તેને ઘટાડવાનો પ્રયત્ન કરીશ અને તે પણ કરીશ તે જ રીતે હું જ્યારે અચળ શોધીસ જ્યાંરે અચળ ઇનપુટ હોય ત્યારે હું ચલ બદલીશ તેથી ચાલો આપણે તે પહેલા કરવાનો પ્રયાસ કરીએ જે પ્રયાસ કરવા માટે સરળ વસ્તુ છે તેથી કૃપા કરીને આને V c 1 ની દ્રષ્ટિએ ફરીથી લખો અને તેની સરખામણી કરો મને જે મળ્યું તે આપણને RC dVc 1 બાય dt V c 1 બરાબર SCRV p એક્સપોનેનશીયલ st માટે આપણને હોમોજીનીયસ સમીકરણ મળતું નથી તેથી આપણે શું કરીશું વિદ્યાર્થી આપણે આ બે સમીકરણોનું રેખીય સંયોજન અજમાવી શકીએ છીએ આ S C R દ્વારા ગુણાકાર અને આ એકથી ગુણાકાર જે આપણે મેળવીએ છીએ તે R C છે કે તે માત્ર એક રેખીય ઓપરેટર છે હું તેને તે વિકલનની અંદર મુકીશ અને પછી અહીં પણ મને આ મળે છે તો હવે આ નવું ચલ તેને V c 2 કહીશું જો તમે ઇચ્છો કે V c 2 નો ઉકેલ શું છે V c 2 એ 0 છે V c 2 અમુક કોંસ્ટંટ × એક્સપોનેનશીયલ t બાય R C છે તો હવે આ V c માટે ઉકેલ શોધો તે છે જે હું ઇચ્છું છું કે ફક્ત તમામ ચલને અવેજીમાં લાવીએ અને તેને ફક્ત તે દ્રષ્ટિએ શોધો કે કૃપા કરીને આ બેની જેમ માત્ર થોડી મૂર્ખામી કરો અને જમણી બાજુ 0 મેળવો જે બધુ જ છે ઉકેલ શું છે વિદ્યાર્થી V c 2 0 એક્સપોનેનશીયલ - t બાય R C બરાબર S C R × V c V c 1 આ V c એની ઉપર બીજું કંઈ નથી તો આપણી પાસે શું છે વિદ્યાર્થી V c of t બરાબર V p એક્સપોનેનશીયલ st V c 2 0 એક્સપોનેનશીયલ t બાય R C ભાગ્યા S C R 1 સારું હવે તમે આને હળવાશથી અલગ રીતે પણ વ્યક્ત કરી શકો છો તેથી આ V c 2 0 મારો મતલબ V c 2 પોતે કોઈ ખાસ મહત્વ ધરાવતો નથી સિવાય કે તે એક મધ્યવર્તી ચલ હતું જે આને હલ કરતી વખતે આપણને મળ્યું તેથી આ કોઈક અચળ છે તેથી તમે તેને સરળ રીતે V p એક્સપોનેનશીયલ t બાય SCR 1 કોઈક કોંસ્ટંટ × એક્સપોનેનશીયલ t બાય RC તરીકે પણ લખી શકો છો જે હંમેશની જેમ તમે તેને આ રીતે મૂકો છો કે આ અચળ આમાંથી પ્રારંભિક શરતો સાથે શોધી શકાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે તેમના કેપેસિટર છે સર્કિટનો નેચરલ રિસ્પોન્સ હંમેશા એક જ રહે છે માત્ર એ વસ્તુ કે જે ગુણાંક બદલાશે અને આ ગુણાંક પણ તેના પર નિર્ભર રહેશે તમે કયા ફોર્સિંગ ઇનપુટને લાગુ કરો છો તેને ફોર્સીંગ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જો તમે V c ઓફ 0 બરાબર કેટલાક મૂલ્યની જગ્યાએ બદલો છો જે V0 ના આ મૂલ્યને સમાયોજિત કરવા માટે s પર પણ નિર્ભર રહેશે તો ક્યાંક કોઈ ટિપ્પણી કરો દાખલા તરીકે જો V c ના 0 પર નું મૂલ્ય 0 હતું તો મને Vp એક્સપોનેનશીયલ 0 મળશે જે ફક્ત V p છે અને આ મૂલ્ય V c 2 0 હશે જે V p ને 0 ની બરાબર બનાવશે તેથી આ કોંસ્ટંટ Vp ભાગ્યા 1 SC R થસે તેથી આ અચળ પોતે તે ઇનપુટ પર આધાર રાખે છે જે તમે લાગુ કરો છો તે કોઈપણ ઇનપુટ માટે સમાન નથી અને 0 ઇનપુટ માટે તે 0 ઇનપુટ માટે પણ ભિન્ન હશે જે કેપેસિટર પર પ્રારંભિક વોલ્ટેજ સાથે હશે આમ તે કેપેસિટર પરના પ્રારંભિક વોલ્ટેજ પર અને ફોર્સીંગ ફંક્શન પર આધારિત રહેશે તેથી નેચરલ રિસ્પોન્સ ઇનપુટ પર આધાર રાખે છે આંકડાકીય પ્રતિભાવ માત્ર ઇનપુટ્સ પર આધાર રાખે છે જે આંકડાકીય પ્રતિભાવની વ્યાખ્યા છે હવે 1 જેવી કોઈપણ અચળ સર્કિટ માટે આપણી પાસે આ નેચરલ રિસ્પોન્સ સમય સાથે શૂન્ય થઈ જશે અને તમે માત્ર આંકડાકીય પ્રતિભાવ સાથે રહેશો બરાબર તેથી જ્યારે 1 SCR એ 0 હોય ત્યારે આ ઉકેલ સ્પષ્ટપણે માન્ય નથી તેથી તમે મને કહો કે શું થઈ શકે છે પરંતુ શું તમને કોઈ રસપ્રદ ઉકેલ મળે છે તમે શું કરી શકો તે તમે એક સીમા લો છો કારણ કે 1 SCR જે 0 તરફ જાય છે જે અનુકૂળ રીત ધરાવે છે તે કરવાનું એ કહે છે કે તમે અન્ય કેટલાક ચલ ડેલ્ટા બરાબર 1 SCR પર વ્યાખ્યાયિત કરશો અને પછી દરેક જગ્યાએ તમારી પાસે s છે જે ડેલ્ટા સાથે યોગ્ય મેપિંગ દ્વારા બદલાવી શકાય છે અને પછી તમે આ લિમિટને ખૂબ જ સરળ સ્ટેપ દ્વારા લો તમારે લિમિટ અને નિયમ નો ઉપયોગ કરવો પડશે અને તમને જવાબ મળશે તેથી સ્પષ્ટ રીતે આ તેના આ x તરીકે માન્ય નથી જ્યારે s એ 1 બાય SCR જેટલૂ છે તેનો અર્થ શું છે શરતો શું છે SCR 1 એ 0 બરાબર છે તેથી તેનો અર્થ શું છે જો તમે RC સર્કિટ ને એક્સપોનેનશીયલ રીતે ઉત્તેજિત કરો જે RC સર્કિટના નેચરલ રિસ્પોન્સ જેટલું જ છે તમને કંઈક વિચિત્ર મળશે તેથી તે S C R 1 બરાબર 0 નથી તેનો અર્થ એ છે કે આ ફોર્સિંગ ફંકશન V p એક્સપોનેનશીયલ - t બાય R C એક્સપોનેનશીયલ - t બાય R C પણ આ સિસ્ટમનો નેચરલ રિસ્પોન્સ છે તેથી જ્યારે તમે R C સર્કિટને ઉત્તેજિત કરો સામાન્ય રીતે કોઈ પણ સર્કિટને એક્સપોનેનશીયલ સાથે જે નેચરલ રિસ્પોન્સ જેટલું જ છે તમને સહેજ અલગ ઉકેલ મળશે જે તમે ઉકેલ શોધી શકો છો તેથી તમારી પાસે આંકડાકીય અથવા ફોર્સડ રિસ્પોન્સ અને નેચરલ રિસ્પોન્સ કે જે તમારી પાસે હંમેશા હોય છે ખૂબ જ મહત્વની બાબત એ છે કે જો ઇનપુટ એક્સપોનેનશીયલ હોય તો એક્સપોનેનશીયલ s t ફોર્સ રિસ્પોન્સ પણ એક્સપોનેનશીયલ છે જે આ નથી ફોર્સ રિસ્પોન્સ શું છે આ એ છે આ આખી વસ્તુમાં કઈક અચળ છે આપણે તેને V p × એક્સપોનેનશીયલ st લાગુ કરીએ છીએ આપણે જે મેળવી રહ્યા છીએ તે અન્ય કોંસ્ટંટ Vp બાય SCR 1 જે VP કરતા થોડું નાનું હોઈ શકે છે પરંતુ મુદ્દો એ છે કે જો તમારી પાસે એક્સપોનેનશીયલ st જે ફોર્સિંગ ફંક્શન છે તો આંકડાકીય રિસ્પોન્સ પણ એક્સપોનેનશીયલ st છે તેથી તે કોઈપણ રેખીય પ્રણાલીની ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા છે તેથી આ જટિલ એક્સપોનેનશીયલ કાં તો આ રેખીય પ્રણાલીઓના વેક્ટર છે હું વેક્ટર કરી શકું છું જે હું ટૂંકમાં સમજાવું છું તેનો અર્થ એ છે કે જો તમે ક્યાંક વેક્ટરને રૂપાંતરિત કરો છો તો ચાલો કહીએ કે મેટ્રિક્સનો ઉપયોગ કરીને તમને બીજું વેક્ટર મળશે હવે ફરીથી મેટ્રિક્સના વેક્ટર તે વેક્ટર એ છે જેના માટે પરિવર્તન માત્ર પરિમાણમાં છે દિશામાં નહીં એ જ રીતે અહીં જો તમારી પાસે એક્સપોનેનશીયલ st તો તેનું માત્ર મૂલ્ય બદલાવી શકાય છે મારો મતલબ કે તે કોઈ અન્ય ફંક્શન નથી અહી નેટવર્ક્સ અને સિસ્ટમ જેવા કોર્સ પર આધારિત છે જે વહેલા છે અને મોટો ભાગ છે આ એક્સપોનેનશીયલ st પર આધારિત હશે જેનો હું વેક્ટર કરી શકું છું તેથી તે ખૂબ જ ઉપયોગી છે તેથી આ વિચારને સંયોજિત કરો કે એક્સપોનેનશીયલ st નો ફોર્સ રિસ્પોન્સ એ પણ એક્સપોનેનશીયલ st છે અને તમે કોઈપણ ઇનપુટને એક્સપોનેનશીયલ st ના આંકડાની દ્રષ્ટિએ વિઘટિત કરી શકો છો જે તમે જાણો છો કે સ્ક્વેર વેવ એ કેટલાક સાઇન અને હાર્મોનિક વેવ છે જે સમાન આવ્રુતિ પર 1 કિલો સ્ક્વેર વેવ પર સાઇન વેવ 1કિલો હર્ટ્ઝ 2 અને 3 અને વધુ હશે તેથી એ જ રીતે આને કોઈપણ સિગ્નલમાં વધુ સામાન્યીકૃત કરી શકાય છે કારણ કે બધા સાઇનુસોઈડલ પછી એક્સપોનેન્શિયલના કેટલાક રેખીય સંયોજન તરીકે પણ દર્શાવી શકાય જ્યાં X કાલ્પનિક છે તેથી તે બે સાથે તમે આ સિસ્ટમના આ સામાન્ય વિશ્લેષણ સાથે આવી શકો છો કોઈપણ ઇનપુટનો ઉપયોગ કરીને તમે આઉટપુટ શોધી શકશો જેને તમે જાણો છો તે અહીં પ્રવેશશે નહીં અહી તમે તે કોર્સ જોશો તેથી હવે આપણે અચળ ઇનપુટ માટે પ્રથમ ઓર્ડર સર્કિટ હલ કરી છે અને એક્સપોનેનશીયલ ઇનપુટના કારણ માટે આ બે અલગ કેસ નથી જો હું s ને 0 ની સરખામણીમાં મુકું તો મને અન્ય 1 મળે છે તે સ્પષ્ટ છે કે જે જો હું s બરાબર 0 મૂકું તો આ છેદ 1 બની જશે અને મારી પાસે V p અને V0 એક્સપોનેનશીયલ -t બાય R C છે તેથી કોંસ્ટંટ પણ અહી એક્સપોનેનશીયલ s ની જેમ આવૃતિમાં છે પણ આવૃતિ 0 થાય છે જે C R ઓમેગા t છે જ્યાં ઓમેગા સાઇનુંસોઇડની આવૃતિ છે તેથી આ એક્સપોનેનશીયલ st s આવૃતિ s ની મોટી કિંમતનો અર્થ એ છે કે એક્સપોનેનશીયલ ખૂબ ઝડપથી બદલાય છે પછી ભલે તે પોઝિટિવ હોય કે નેગેટિવ જો નેગેટિવ તો ખૂબ જ ઝડપથી ઘટશે જો તે પોઝિટિવ હોય અને મોટી હોય તો તે ખૂબ જ ઝડપથી વધે છે જો s નું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો ફરીથી પોઝિટિવ કે પછી નેગેટિવ તે કાં તો ખૂબ જ ધીરે ધીરે ઘટશે અને 0 થસે અને તે બદલાશે નહીં અને આમ કોસ ઓમેગા t ઓમેગા 0 પણ બદલતા નથી બરાબર ને તેથી અહીંથી લેવાની 1 મહત્વની બાબત એ છે કે અહી આ પ્રથમ ઓર્ડર રેખીય સિસ્ટમ કર્યું પરંતુ આ કોઈપણ રેખીય સિસ્ટમ માટે સાચું છે તેથી જો તમારી પાસે બીજા ઓર્ડર ત્રીજા ઓર્ડરની સર્કિટ છે તો હજુ પણ સાચું થસે ખાસ કરીને પ્રથમ ઓર્ડર ની જેમ શોધો